તેથી આ મોડ્યુલને સમાપ્ત કરવા માટે મારી પાસે અત્યાર સુધીમાં જે કર્યું છે તેને સામાન્ય બનાવવા માટે મારી પાસે અવલોકનોનો એક અંતિમ સેટ છે પ્રથમ પ્રશ્ન એ છે કે જો મીડિયમ મેગ્નેટિક હોત તો એટલે કે જો સ્પેસ નું કાર્ય પણ હતું તેથી યાદ રાખો કે અમે શું કર્યું અમે આ પ્રથમ ઇકવેશન લીધું અને અમે તે શું કર્યું વિદ્યાર્થી કર્લ અમે કર્લ લીધો તેથી અમે કર્યું અને તે આપેલ કે તે મૂળભૂત રીતે કહ્યું અને તે એક સમસ્યા છે કારણ કે હું જાણું છું હુ નથી જાણતો તેથી મેં જે પણ પ્રક્રિયા કરી છે હું તેને બરાબર તે જ રીતે અનુસરી શકું તેમ નથી તો તમે શું સૂચવો છો કે અમે આ સમસ્યામાં શું કરીએ વિદ્યાર્થી શું તમે મ્યુ માં પણ લઈ શકો છો નંબર એક ઇકવેશન છે અને બીજા ઇકવેશન માં છે આપણે બેનું અવલોકન કેવી રીતે કરીએ વિદ્યાર્થી વાસ્તવમાં મેગ્નેટિક બહાર બ્રાઇટ છે અને આ કેવી રીતે કપલ ઇકવેશન છે અમે તેમને કેવી રીતે અલગ કરી શકીએ જવાબ ખરેખર ખૂબ સરળ છે ફક્ત તેને જુઓ વિદ્યાર્થી માટે ઉકેલ તમને આપવામાં આવે છે તેના માટે ઉકેલવાની જરૂર નથી વિદ્યાર્થી અમે nu r H અને H dash તરીકે ઓળખાતા પરંતુ હું હજી પણ તે કર્લને જાણતો નથી હું માત્ર જાણું છું હું બીજા ઇકવેશન નો ઉપયોગ કરી શકતો નથી બીજું ઇકવેશન એ ચાવી છે કે હું જે પણ કરવા માંગુ છું તે કરવા માંગુ છું હું માત્ર લઇશ તેથી મારે શું કરવું જોઈએ કે હું તરત જ પ્રથમ ઇકવેશન ની કર્લ લઈશ અથવા તે પહેલાં કંઈક કરું ધારો કે હું બીજી બાજુ લઈ જઈશ તેથી ધારો કે હું કરું છું શું હું હવે કર્લ લઈ શકું બંને બાજુએ તેથી હું મેળવીશ અને પછી હું અહીં બદલી શકું છું તો આમ કરવાથી શું મેં બરાબર દૂર કરી હોત કારણ કે આગળનું પગલું પોતે જ માઇનસ j ઓમેગા લખું છું અને હું અવેજી કરું છું તેથી મને ઇલેક્ટ્રિક ફીલ્ડ માં એક ઇકવેશન મળ્યું છે જેમાં સમસ્યા વિશેની બધી માહિતી છે આપેલ માહિતી છે અને મારે કેટલી કિંમત ચૂકવવી પડશે વિદ્યાર્થી આ ખૂબ સુંદર અભિવ્યક્તિ યોગ્ય નથી તે કેટલીક રમૂજી દેખાતી વસ્તુનું કર્લ છે અને પછી આપણે આને ખોલવા માટે વેક્ટર કેલ્ક્યુલસ રચના થોડી વધુ જટિલ છે પરંતુ એવું કંઈ નથી જે અમે તમારી સાથે વધુ શરતો સાથે વ્યવહાર કરી શકતા નથી અગાઉ આ વસ્તુ ખૂબ જ સરસ રીતે ફક્ત માં સરળીકૃત કરવામાં આવી હતી પરંતુ હવે મારી પાસે ઘણી વધુ શરતો હશે જે સારી છે તેથી આ રીતે આપણે મેગ્નેટિક મીડિયમ સાથે વ્યવહાર કરીશું હવે અમે શું કર્યું અમે આ ઇકવેશન લીધા ચાલો માની લઈએ કે આપણી પાસે મેગ્નેટિક મીડિયમ નું હેલ્મહોલ્ટ્ઝનું ઇકવેશન બનાવ્યું શું હું આ જ વસ્તુ કરી શકું શું હું એક બનાવી શકું મારી પાસે એક જવાબ છે જે હા કહે છે બીજું કોઇપણ તેથી જો હું કરું જે મારે કરવાનું છે અને કારણ કે મ્યુ નોટ અચળ છે તો આ મને આપશે કારણ કે પરંતુ મારી પાસે બીજી બાજુ શું છે મારી પાસે છે માફ કરજો મેં આખી વાત ફરી લખી છે અમને આ લખવા દો તેથી મારી પાસે છે તેથી તે છે શું હું આ સાથે આગળ વધી શકું જોકે હું જાણું છું હું વાસ્તવમાં માં હેલ્મહોલ્ટ્ઝ ઇકવેશન મેળવી શકતો નથી કારણ કે હું જાણતો નથી હું માત્ર જાણું છું તેથી હું આને સરળ બનાવી શકતો નથી તો આ કિસ્સામાં તમે શું કરશો જો તમે ઇકવેશન માં મેળવવા માંગતા હોવ તો શું તમે આ જેવી યુક્તિ કરશો તેથી હું શું કરીશ કે હું અહીંથી અને મેળવીશ અને પછી તમારી પાસે જે છે તે છે મને જરૂર નથી મારો મતલબ કે મારે જે જોઈએ છે તે સરળ બનાવવાની કોઈ રીત છે હવે હું કર્લ લઈ શકું છું હું ને આ ઇકવેશન માંથી દૂર કરીશ જે મને મળશે હું કિંમત ચૂકવી રહ્યો છું હવે હું છું મારી પાસે બધે છે પરંતુ જો તમે માં હેલ્મહોલ્ટ્ઝ ઇકવેશન મેળવવા માંગતા હોવ તો તમે આ પ્રકાર ની આસપાસ આવશો તેથી ફોટોનિક ક્રિસ્ટલ કમ્યૂનિટી ના કિસ્સામાં આ ખરેખર ઘણું કરવામાં આવે છે જો પાછળથી સમય હોય તો કોર્સ પર એક નજર નાખશે પરંતુ તે સામાન્ય છે હું માત્ર મને નહીં તમને પણ ખબર છે કે શું થઈ રહ્યું છે ભૌતિકશાસ્ત્રના જુદા જુદા ભાગોમાં લોકો અનુકૂળ છે તેના આધારે આ અલગ અલગ સૂત્રોનો ઉપયોગ કરે છે તેથી તે આપણને સપાટી અથવા સીમાના અભિન્ન ઇકવેશન પરની ચર્ચાના અંતમાં લાવે છે અને જ્યાં આપણે વેવ સપેન્ડિંગની પ્રેરણાથી શરૂઆત કરી હતી અને હ્યુજેન્સ સિદ્ધાંત માટે આ ગાણિતિક અભિવ્યક્તિ શોધી કાઢી હતી અમે અભિન્ન ઇકવેશન ઘડવા માટે એકસટીનક્ષન થિયરમ નો ઉપયોગ કરીએ છીએ પછી આપણે માત્ર ગુણાત્મક રીતે તેમને કેવી રીતે ઉકેલવું તેની ચર્ચા કરીએ અને અમે આગામી મોડ્યુલોમાં વધુ વિગતો જોઈએ છીએ તેથી આ માટેનો સંદર્ભ એ છે કે ચ્યુ દ્વારા આ એક ખૂબ જ સરસ પુસ્તક છે અને પુસ્તક અસામાન્ય મીડિયા પ્રકરણ 8 માં ફીલ્ડમાં વેવ છે તો કોઈ પ્રશ્નો તે અસ્તવ્યસ્ત છે હું જાણું છું કે હું કોઈપણ સદિશની વ્યાખ્યા જાણું છું અને એનાલિટીકલ રીતે આંકડાકીય રીતે નહીં તો મારે તેની ગણતરી કરવી પડશે વિદ્યાર્થી તો તે બે ઇકવેશન ને યોગ્ય રીતે અપવાદમાં લેવા માટે ત્યાંથી જે લાગુ બાઉન્ડરી કનડીશન છે વિદ્યાર્થી તો શું હતો તેથી એકવાર આપણને આ મળી જાય એકવાર આપણે આનો ઉપયોગ કરીને તેનો ઉકેલ લાવીએ તે એસ્ક્ટીનશન થિયરમ છે વિદ્યાર્થી હા અમે તેને સોલ્વ કરીએ છીએ અમને મળે છે એકવાર આપણને તે મળી જાય પછી આપણે હ્યુજેન્સ સિદ્ધાંતો પર પાછા જઈએ અને આને પ્રથમમાં મૂકી શકાય તેથી હું આને હવે જાણું છું મને ગમે ત્યાં ફીલ્ડ મળશે જેથી બે પગલાની પ્રક્રિયા બરાબર છે